કિર્ચોફના પ્ર્વાહ ના નિયમ પ્રમાણે જે પ્રવાહોના સામાન્ય ગુણધર્મો છે તેવી જ રીતે આપણી પાસે વોલ્ટેજના લૂપ માટે પણ સામાન્ય ગુણધર્મો છે અને તે કિરચોફના વોલ્ટેજના નિયમ દ્વારા આપવામાં આવે છે અને તે શું કહે છે મને કહેવા દો કે આપણે વિવિધ લૂપ લઈએ છીએ અને દરેક એલિમેન્ટની આજુબાજુ ચોક્કસ વોલ્ટેજ હોય છે ચાલો હું આ V 1 V 2 V 3 અને V4 ને અહીયા લઊ છુ તેથી તમે ચોક્કસ નોડથી પ્રારંભ કરો અને તમારા લૂપની આજુ બાજુ તમે કુલ વોલ્ટેજ રાઇઝ અથવા વોલ્ટેજ ફોલ જુઓ તમે તેમાંના કોઈપણને જુઓ તે કાં તો નોડમાં પ્રવેશતા પ્રવાહો અથવા નોડને છોડતા પ્રવાહોને માટે સમાન છે તો ચાલો આપણે કહીએ કે આ પરીપથ મા નીચે જતાની સાથે તમે વોલ્ટેજ ફોલ જુઓ છો તેથી તમે મને ત્યા આ નોડ n1 અને નોડ n2 કહેવા દો અને ત્યા આગ વોલ્ટેજ V2 દ્વારા ફોલ થાય છે એનો અર્થ એ કે જયારે તમે n1 થી n2 પર જાઓ છો ત્યારે વોલ્ટેજ V2 દ્વારા ફોલ થાય છે એ જ રીતે જ્યારે તમે n 2 થી n 3 પર જાઓ છો ત્યારે વોલ્ટેજ V3 દ્વારા ફોલ થાય છે અને જ્યારે તમે n3 થી n4 તરફ જતા હો ત્યારે બીજા V4 દ્વારા ફોલ થાય છે અને અંતે જ્યારે તમે n 4 થી n1 પર જાઓ ત્યારે માઈનસ V1 દ્વારા વોલ્ટેજ ઘટાડો થાય છે તમે જોઈ શકો છો કે n1 એ n4 ની ઉપર છે તેથી જ્યારે તમે n4 થી n1 પર જાઓ ત્યારે વોલ્ટેજ V1 દ્વારા વધે છે જે વોલ્ટેજ બાદબાકી V1 દ્વારા કહેવા જેવું જ છે આ કારણ છે કે મેં અગાઉ ભાર મૂક્યો હતો કે તમે વિચારી શકો n1 એ n4 ની ઉપર V1 દ્વારા અથવા n4 ની નીચે V1 દ્વારા તેથી નિયમોને યોગ્ય રીતે લાગુ કરવા માટે તમારે આ નિયમો ને સમજવાની જરૂર રહેશે તેથી કિરચોફના વોલ્ટેજ નિયમ શું કહે છે તે કહે છે કે આ 0 ની બરાબર છે તમે લૂપની આસપાસ જાઓ અને સુસંગત દિશામાં બધા વોલ્ટેજનો સરવાળો કરો જયા કાં તો તમે વધારો કરો અથવા તો ઘટાડો કરો પણ અંતે આ રકમ 0 બરાબર હશે અલબત્ત તમે જે નોડ થી શરૂ કરો છો તમે તે જ નોડ પર પાછા આવો છો જ્યારે તમે લૂપને ટ્રેસ કરશો તો ત્યા તમે બધા વોલ્ટેજનો સરવાળો કરો છો કાં તો તમે વધારો જુઓ છો અથવા તો ઘટાડો જુઓ છો પરંતુ તમે જે પણ લેશો તે તેને સતત કરો જેથી તમારી ગણતરીઓ સાચી હોય આ કિરચોફના વોલ્ટેજ નો નિયમ છે આ શા માટે ઉપયોગી છે તેનો અર્થ શું છે તો ચાલો તમને જણાવી દઈએ મને ફરીથી તે જ સર્કિટ લેવા દો ત્યાં V1 1 વોલ્ટ છે V 2 એ 3 વોલ્ટ છે V3 અજાણ્યો છે અને V4 એ 4 વોલ્ટ છે આનો અર્થ શું થાય છે આ બધા વોલ્ટેજ એ 0 ની બરાબર છે તેથી તેનો અર્થ એ કે 3 વોલ્ટ V3 5 વોલ્ટ જે V4 એ 1 વોલ્ટ છે V1 બરાબર 0 છે અને આ નિયમ તમને કહે છે કે V3 7 વોલ્ટ છે તેથી તમે આની મદદ થી અજાણ્યા વોલ્ટેજની ગણતરી કરી શકો છો હવે કઈ શરતો છે જેના હેઠળ કિરચોફના વોલ્ટેજ કાયદો સાચો છે આ નિયમ ધારે છે કે લૂપને કાપતા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ભિન્ન મહત્વપૂર્ણ સમય નથી તમે જાણો છો કે જો ચુંબકીય ક્ષેત્રો વિવિધ સમય લૂપને કાપી નાખે છે તો તેના દ્વારા લૂપમાં વોલ્ટેજ પ્રેરિત થાય છે તે સ્થિતિમાં તમારી લૂપની ફરતે જતા વોલ્ટેજનો સરવાળો શૂન્ય હોવો જરૂરી નથી હવે તમે આવા કિસ્સા ને બાકાત રાખી શકો છો ફરીથી જો આપણી સર્કિટ ખૂબ નાની હોય કેટલાક પરિમાણોની તુલનામાં તો જે આપણે જોયુ છે તે હવે સ્પષ્ટ થયેલ છે તો તે સાચું છે અને આ ખરેખર ઉપયોગી વસ્તુઓ છે જે મોટી સર્કિટ્સ માટે પણ સાચી છે એવું નથી કે આ ફક્ત કેટલીક નાની સર્કિટ ના સંદર્ભમાં જ લાગુ પડે છે તે ખરેખર ઘણા ઉપયોગી સંદર્ભમાં પણ લાગુ પડે છે તેથી જ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ આપણે રોજિંદા અનુભવના આધારે કિરચોફના વોલ્ટેજ ના નિયમ માટે એક સમાનતા પણ બનાવી શકીએ છીએ મને કહેવા દો કે તમે કોઈ ચોક્કસ બિંદુથી પ્રારંભ કરો છો અને તમે બિલ્ડિંગની ટોચ પર જાઓ છો તો તમે ચોક્કસ ઉંચાઇ મેળવી શકો છો ધારોકે તે h2 h1 હોઈ શકે હવે જો તમે તેનાથી નીચા બિલ્ડિંગમાં આવશો અને જો તમે ઉંચાઈ મેળવશો તો તે h3 h2 ની હશે h3 h2 ખરેખર નકારાત્મક છે અને પછી કદાચ તમે કોઈ ભૂગર્ભ સ્થળે જશો જેથી તમારી પાસે h4 h3 અને છેલ્લે તમે પાછા આવશો જ્યાંથી તમે તમારી શરૂઆત કરી હતી ત્યાં તમે h1 h4 ની ઉંચાઈ મેળવી શકશો તમે આ ઉંચાઇમાં સરવાળો કરો જે મૂળ રૂપે સંભવિતોમાં લાભ માટે વપરાય છે જો હું જી દ્વારા આને ગુણાકાર કરું તો મને 1 થી 2 2 થી 3 3 થી 4 અને 4 થી 1 સુધી સંભવિત લાભ થશે આ વસ્તુઓ દેખીતી રીતે તમે શૂન્ય સાથે સમાપ્ત થશો અને કિરચોફનો વોલ્ટેજ કાયદો સીધો આ માટે સમાન છે અને કોઈપણ ભાગમાં વાસ્તવિક સંભવિતતા ઉભી થાય છે તે 1 થી 2 સુધી હકારાત્મક અથવા નકારાત્મક હોઈ શકે છે તે એક સંકેત છે 2 થી 3 સુધી તે માઇનસ ની નિશાની છે અને આ રીતે પણ તે બધી બાબતો નો સરવાળો સતત રીતે લેવામાં આવે છે